ચાલો હવે આપેલ એપ્લિકેશન માટે બેટરી પસંદ કરવાનાં પગલાઓમાંથી પસાર થઈએ પ્રથમ આપેલ એપ્લિકેશન માટે અમને બેટરી રસાયણશાસ્ત્ર ઓળખવાની અને પસંદ કરવાની જરૂર છે તેનો અર્થ એ છે કે શું આપણે લીડ એસિડ બેટરી પસંદ કરવાની જરૂર છે અથવા આપણે લિથિયમ પોલિમર બેટરી અથવા સોડિયમ સલ્ફર બેટરી વગેરે પસંદ કરવી જોઈએ હવે એપ્લિકેશનને આધારે આપણે નિર્ણય લેવાની જરૂર છે એપ્લિકેશનને લિથિયમ પોલિમરની જરૂરિયાત છે લીડ એસિડ અથવા લીડ એસિડ પૂરતું છે તે ચોક્કસ બેટરીની પ્રાપ્યતા સરળ છે કે નહીં અને બેટરી પર રોકાણ કરવા માટે ઉપલબ્ધ મૂડીની માત્રા કેટલી છે હવે આ એકાગ્રતા છે જેને તમારે લેવાની જરૂર છે અને તેના આધારે તમે કોઈ ચોક્કસ બેટરી પ્રકાર પસંદ કરો છો એક બેટરી રસાયણશાસ્ત્ર જુઓ મોટાભાગની એપ્લિકેશનો માટે ખાસ કરીને જો તે મોબાઇલ પ્લેટફોર્મ પર ન હોય અને જો તે માટે હોય તો સોલર ફોટોવોલ્ટેઇક એપ્લિકેશન જ્યાં સ્થાવર મિલકત કોઈ મુદ્દો નથી કારણ કે કોઈ પણ રીતે તમને પીવી કલેક્ટર્સ માટે સ્થાવર મિલકતની જરૂર હોય છે એક પ્રારંભ કરીને જઈ શકે છે લીડ એસિડ બેટરી સાથે કારણ કે મૂડી રોકાણ ઓછું થશે આગળ જાણો કે ચોક્કસ બેટરી માટે ડીસ્ચાર્જની માન્ય ઊંડાઈ શું છે હવે આ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જે તમને જાણવું જોઈએ કારણ કે આ તમને જણાવે છે કે એમ્પીયર કલાક રેટિંગ અથવા બેટરીનો કેપેસિટર શું છે જે તમારે આખરે પસંદ કરવું પડશે હવે ડીસ્ચાર્જની ઊંડાઈ પણ રસાયણશાસ્ત્ર પર અને તમે તે બેટરીના પ્રકાર પસંદ કરીશું તેના પર આધારિત છે લીડ એસિડ બેટરી ઉદાહરણ તરીકે એસએલઆઈ બેટરીઓ લાઇટિંગ ઇગ્નીશન શરૂ કરે છે જેનો ઉપયોગ કાર વાહનો માટે થાય છે તેમની પાસે ખૂબ ઊંચી પાવર ઘનતાની આવશ્યકતા છે પરંતુ ઊર્જા ઘનતા ઓછી છે તેમની પાસે માત્ર 20 જેટલી ડીસ્ચાર્જની ઊડાઈ છે તેથી તમે સતત ડિસ્ચાર્જ સતત ઓછા ડિસ્ચાર્જ કરંટ પ્રકારની એપ્લિકેશન માટે આ પ્રકારની બેટરી પસંદ કરશો નહીં હવે જો આપણે લીડ એસિડ ટ્યુબ્યુલર બેટરી લઈએ તો તે સતત ઓછી ડીસ્ચાર્જ એપ્લિકેશનો માટે સારી છે અહીં ડીસ્ચાર્જની ઊંડાઈ 80 જેટલી ઊંડાઇ સુધી જઈ શકે છે લિથિયમ પોલિમર બેટરીઓ 80 પર જઈ શકે છે પરંતુ સામાન્ય રીતે 70 સેટ કરેલી છે તેથી જ્યારે તમે આ ડીસ્ચાર્જ બેટરીઓમાં ઊંડે જવા માંગતા હો ત્યારે તમારી એપ્લિકેશનમાં પણ આવી ઊંડી ડીસ્ચાર્જ બેટરીની જરૂરિયાત હોવી જોઈએ જો ડીસ્ચાર્જ કરંટ ઓછો હોય પરંતુ ખૂબ લાંબા સમય સુધી સતત રહેતો હોય તો પછી ઊંડી ડીસ્ચાર્જ બેટરીઓ પર જાઓ જો ડિસ્ચાર્જ કરંટ ખૂબ ઊંચા હોય અને ખૂબ ટૂંકા સમય હોય તો એસ બેટરી જેવી બેટરીઓ પર જાઓ આગળ લોડની વોટ કલાકની આવશ્યકતા શોધીએ અમને આ જાણવાની જરૂર છે બેટરીની ક્ષમતા નક્કી કરવા માટે આપણે જાણવાની જરૂર છે કે લોડનો વોટ કલાક શું છે આગળ ચાલો તેની આવશ્યકતાની ક્ષમતાની ગણતરી કરીએ જેથી તમે કોઈ ચોક્કસ એમ્પીયર રેટિંગની બેટરી પસંદ કરી શકો હવે જો તમે આની જેમ બેટરી લો અને અમને કહી દો કે અમને તે બેટરી માટે જે ડિસ્ચાર્જ મળ્યો છે તેની ઊંડાઈ ઘણી છે આ બેટરીનો DOD છે તો પછી આ શેડવાળા ભાગ Wh ઉપયોગમાં લેવા યોગ્ય છે અથવા આ તે Wh છે જે લોડને આપી શકાય છે અને આ આખી ક્ષમતા એ છે જે બેટરીનો દર છે તે બેટરીમાંથી Wh હશે જે ડિસ્ચાર્જની ઊંડાઈ Whload load DOD છે બેટરીનું Ah રેટિંગ બેટરીનું વોટ કલાકનું રેટિંગ હશે જે બેટરી વોલ્ટેજ નજીવી બેટરી વોલ્ટેજથી વહેંચાયેલું છે તેથી જો તમે ઉદાહરણ તરીકે લીડ એસિડ બેટરી લો જે 6 સેલ ધરાવે છે તો તમે Vbat nominal 12V છે આગળ ચાલો બેટરી માટે C દર પસંદ કરીએ C દર પસંદ કરવા માટે ચાલો આ ગ્રાફનો વિચાર કરીએ x અક્ષ પર મારી પાસે t કલાકોમાં ડીસ્ચાર્જનો સમય છે અને y અક્ષ પર ડીસ્ચાર્જ કરંટ id છે ચાલો હું હવે આ id વિરુદ્ધ t કોઓર્ડિનેટ સિસ્ટમમાં મનસ્વી ઓપરેટિંગ પોઇન્ટને ચિહ્નિત કરવા દો હું આના જેવા મનસ્વી ઓપરેટિંગ પોઇન્ટ લઈશ હું તે સમજાવું કે તે શું છે તેથી આ ઓપરેટિંગ પોઇન્ટ અહીં કેટલાક ડિસ્ચાર્જ કરંટ id નું આંતરછેદ છે અને કલાકોમાં થોડો સમય છે તેથી આ ક્ષેત્ર અહીં એમ્પ પાવર હશે અને ચાલો હવે આપણે આ મુદ્દાઓ પર વિચાર કરીએ ચાલો આ બિંદુ ચોક્કસ C દર સૂચવે છે હવે આ ઓપરેટિંગ પોઇન્ટ કરતા ઓછા ડિસ્ચાર્જનાં મૂલ્યો પર મેં અહીં એક સીધી રેખા દોરી છે અને તે આ સંબંધને અનુસરી રહ્યું છે જે I x t બરાબર અચળ C અચળ ક્ષમતા C અને પછી અહીં છે આ ખાસ ડીસ્ચાર્જ કરંટ ની ઉપર ડિસ્ચાર્જ કરંટ નક્કી કરવામાં આવે છે તે અમુક પ્રકારની ચોરસ પેટર્નને અનુસરે છે હવે તે સંબંધ i સ્ક્વેર t એ C ક્ષમતા બરાબર છે અહીં આ ઓપરેટિંગ બિંદુને ધ્યાનમાં લો ચાલો હું ચિહ્નિત કરું છું કે અહીંના આ બધા ક્ષેત્રના ઓપરેટિંગ પોઇન્ટના સંદર્ભમાં હું કહું છું કે 100 એમ્પીયર કલાક છે ચાલો કહી દઉં કે આ ક્ષેત્ર અહીં 100 Ah છે જેનો અર્થ હું રાખી શકું છું ચાલો ઉદાહરણ તરીકે કહીએ 5 એ આ ડિસ્ચાર્જ કરંટ 5 A અને 5 amps માટે આપણી પાસે ડિસ્ચાર્જ સમય 20 કલાક છે તેથી 20 કલાક માટે આપણે 5 A વહેતા હોઈએ છીએ પરિણામે 100 Ah લોડ પર પસાર થયું અને અમે આ કહી શકીએ આ ફેશનમાં કાર્યરત સી20 દરની બેટરી છે હવે ચાલો આપણે કહી દઈએ કે તમે અહીં 10 કલાક પસંદ કરવા માંગો છો તો શું તમને 100A ક્ષમતા મળશે ના તમને કંઈક ઓછું મળશે કારણ કે હવે તમે ઓછા સમયમાં વધુ કરંટ ડીસ્ચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો ચાલો કહી શકીએ કે મારી પાસે 10 કલાક જેટલો ડિસ્ચાર્જ સમય છે અને તમે બેટરી પસંદ કરી છે હવે અહીં ડીસ્ચાર્જ કરંટ લગભગ 7A છે જે 10 A નથી જઈ રહ્યું તેથી આ ક્ષેત્ર કે જે 70A કલાકના કિસ્સામાં લોડ પર પસાર થાય છે તેથી આ ઓપરેટિંગ બિંદુ હવે ચાલો આપણે C10 પર કહીએ તેથી એક બેટરી એક C20 બેટરી જો C10 ક્ષમતા ઓછી થાય છે તો તે 70 એમ્પીયર કલાક ઘટાડે છે તેથી જ્યારે તમે ઊંચા અને ઊંચા ડિસ્ચાર્જ કરંટ ઓછા અને ઓછા સમય પરિણામો તરફ જવાનું શરૂ કરો છો અને તેથી ક્ષમતા પણ ઓછી થાય છે તે તમે C20 સાથે શરૂ કરેલી નથી તેથી ઓછા ડીસ્ચાર્જ કરંટ પર તમારી પાસે એક સીધી રેખા તરીકે મોડેલ હોઈ શકે છે તે C ક્ષમતા i ગુણ્યા t ની બરાબર છે જેમ જેમ ડિસ્ચાર્જ કરંટ વધુ ઊંચો થાય છે ત્યારબાદ તમારે i2t C મોડેલ માટે સ્ક્વેર લોની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે તેથી તમારી પાસે C દર પસંદગી માટેનું એક મોડેલ હશે આ કંઈક અને પછી ડિસ્ચાર્જ કરંટનું મૂલ્ય જાણીને તમે આ કરી શકો છો યોગ્ય રીતે બેટરી માટે C દર પસંદ કરો તેથી એપ્લિકેશન શું માંગ કરે છે અને એપ્લિકેશન માટે શું મહત્વનું છે તેના આધારે સરેરાશ id અથવા મહત્તમ id શોધો અને યોગ્ય રીતે C દરને i ની પાવર n ગુણ્યા t માં પસંદ કર્યો છે તે અચળ વળાંક છે તેથી આપણે કહી શકીએ કે in x t એ અચળ સમાન છે અને તે સતત ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી n એ બદલાતું પ્રમાણ છે તેથી અમે કહીએ છીએ કે ઓછા ડીસ્ચાર્જ માટે n 1 id ઓછી છે તેથી અહીં આપણે n 1 નો ઉપયોગ કરીએ છીએ તેથી ઓછા ડીસ્ચાર્જ પ્રવાહો પર આપણી પાસે C I x t સરળ એમ્પીયર કલાકો છે અને ઉચ્ચ ડીસ્ચાર્જ પ્રવાહ id વધુ હોવા માટે આપણે સ્ક્વેર કાયદો n 2 નો ઉપયોગ કરીએ છીએ તેથી આ પ્રદેશમાં તમારી પાસે ડીસ્ચાર્જ કરંટ માટે i2t C છે જે મોટા છે તેથી આ પ્રકારના અંદાજિત મોડેલનો ઉપયોગ કરીને તમે આપેલા ડિસ્ચાર્જ પ્રોફાઇલ્સ બેટરી માટે C દર પસંદ કરી શકો છો